હાય આ ક્લાસ માં અમે બતાવીશું કે તમે માઇક્રો હીટર સાથે સિમ્યુલેશન કરવા માટે COMSOL મલ્ટિફિઝિક્સનો ઉપયોગ કેવી રીતે કરી શકો છો તેથી અહીં મારા શિક્ષણ સહાયક અનિલ તમને તે સિમ્યુલેશન ટૂલ નો ઉપયોગ કેવી રીતે કરવો તે સિમ્યુલેશન બતાવશે ફરીથી COMSOL મલ્ટિફિઝિક્સ એ એક અગત્યનું સિમ્યુલેશન ટૂલ છે ત્યાં અન્ય ટૂલ્સ પણ છે અમે COMSOL મલ્ટિફિઝિક્સનો ઉપયોગ કરવાનું પસંદ કરીએ છીએ અને તેથી જ આપણે તમને આ વિશિષ્ટ સોફ્ટવેર શીખવી રહ્યાં છીએ અને આપણે જોઈશું કે તમે હીટરનું સિમ્યુલેશન કેવી રીતે કરી શકો જો ત્યાં સુધી કોઈ પ્રશ્નો હોય તો નિસંકોચ NPTEL ફોરમ દ્વારા પૂછો ત્યાં સુધી તમે કાળજી લો હું અનિલને ક્લાસ લેવા વિનંતી કરીશ બાય બધાને હાય આ વ્યાખ્યાનમાં આપનું સ્વાગત છે અગાઉના વ્યાખ્યાનમાં તમે COMSOL મલ્ટિફિઝિક્સનો પરિચય જોયો છે અને ઘણા MEMS ઉપકરણો અને અન્ય સેન્સર્સ અને સેન્સર અને એક્ચ્યુએટર્સ માટે સોફ્ટવેરનો ઉપયોગ સિમ્યુલેશન માટે કેવી રીતે કરી શકાય છે આ મોડ્યુલ માં આપણે ખૂબ નાના બેઝિક COMSOL સિમ્યુલેશન જોશું જ્યાં તમે તમારા ઉપકરણોને ડિઝાઇન કરવા માટે સિમ્યુલેશન કરવાના મહત્ત્વને તેમજ મલ્ટિ ફિઝિક્સ સિમ્યુલેશન મોટેભાગના MEMS ડિવાઇસીસ કેવી રીતે કરીશું તે સમજી શકશો કારણ કે તેઓ વાત કરે છે વાસ્તવિક દુનિયા અને ફિઝિકલ પેરમીટર ને સેન્સ અને તેઓ અન્ય ફિઝિકલ પેરમીટર ને એક્ચ્યુએટ કરવા માટે પણ વપરાય છે તેથી તેઓ વાસ્તવિક દુનિયાના ફિઝિકલ પેરમીટરને પણ અનુભવે છે અને ફિઝિકલ વિશ્વને પણ એક્ચ્યુએટ કરસે તો આપણે કેવી રીતે કરી શકીએ તેથી તેમાં મોટાભાગે ઘણા ફિઝિક્સ નો સમાવેશ કરવામાં આવશે જેવા કે થર્મલ સંબંધિત વસ્તુ જેવા ઈલેક્ટ્રિકલ સંબંધિત વસ્તુ ત્યાં હશે મિકેનિકલ સંબંધિત વસ્તુ ત્યાં હશે તેથી આપણે કેવી રીતે હોલસમ સિમ્યુલેશન અથવા કપલ્ડ સિમ્યુલેશન બહુવિધ ફિઝિકલ પ્રક્રિયાઓનું કરી શકીએ તેથી આપણે તે અને હવે કેવી રીતે કરી શકીએ તેનું એક મૂળભૂત ઉદાહરણ જોશું તેથી આપણે અહીં COMSOL ના ટ્રાયલ વર્ઝન નો ઉપયોગ કરી રહ્યાં છીએ અહીં COMSOL 5 4 છે અને ચાલો તે જોવાનો પ્રયત્ન કરીએ તેથી આજે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે આપણે સિમ્યુલેશન કરીશું માઇક્રો રેઝિસ્ટર બીમmicro resistor beam નું તે શું છે હું કરીશ હું તે બતાવીશ કે શા માટે આપણે સિમ્યુલેશન કરીએ છીએ તેથી જ્યારે જ્યારે આપણે COMSOL સોફ્ટવેર ખોલીએ ત્યારે પ્રથમ આ સ્ક્રીન આવે છે તેથી જ્યારે તમે સોફ્ટવેર ખોલો ત્યારે આપણે જે જોઈએ છીએ તે આ વિંડો છે તમારી પાસે ખાલી મોડેલ અને મોડેલ વિઝાર્ડ હશે તેથી આજે આપણે જે કરવા જઇ રહ્યા છીએ તેના માટે તમારે મોડલ વિઝાર્ડ પર જવું પડશે મોડેલ વિઝાર્ડ અને આપણે ખરેખર 3D મોડેલ કરીશું તેથી તમે કરો છો તેવા કોઈપણ MEMS ડિવાઇસમાં તે 3D મોડેલ હશે એક ડાયમેન્સન ખૂબ ઓછું હોઈ શકે છે જે તમે 2D ના ડાયમેન્સન નજીક કરી શકો છો પરંતુ મૂળભૂત રીતે તે 3D મોડેલ હશે તેથી આપણે 3D મોડેલ પસંદ કરવું પડશે તેથી આ 3D મોડેલ પસંદ કરો એકવાર તમે 3D મોડેલ પસંદ કરો પછી આ સૌથી મહત્વપૂર્ણ વિંડો છે આ તે જગ્યા છે જ્યાં તમારે ફિઝિક્સનો પ્રકાર પસંદ કરવો પડસે જે અમારી ડિઝાઇન દ્વારા તમે અભ્યાસ કરવા માંગો છો આ તે છે જ્યાં આપણે ફિઝિક્સ પ્રકાર પસંદ કરીએ છીએ તેથી આપણે શું કરવા જઈ રહ્યા છીએ આપણે માઇક્રો રેઝિસ્ટર બીમ જોવા જઈ રહ્યા છીએ તેથી તેના માટે આપણે જે કરવાનું છે તે છે હીટ ટ્રાન્સફર પર જાઓ આપણે જોઈશું કે અહીં ફિઝિક્સ શું છે તેથી ઇલેક્ટ્રિક કરંટ માટે એસી ડીસી છે તમે આ જોઈ શકો છો એકોસ્ટિક સિમ્યુલેશન છે મને તે પાછું તૂટી જવા દો તે ઇલેક્ટ્રોકેમિસ્ટ્રી છે તે ફ્લૂડ ફ્લો છે ત્યાં હીટ ટ્રાન્સફર છે તેથી આ બધા વ્યક્તિગત ફિઝિક્સ છે હવે આપણે શું કરવાનું છે ચાલો ત્યાં સેમિકન્ડક્ટર સિમ્યુલેશન અલગથી કરીએ ડિયો ફ્રિક્વન્સી સિમ્યુલેશન પ્લાઝ્મા સિમ્યુલેશન Optic simulations ray optics wave optics So let us go to structural mechanics ઓપ્ટિક સિમ્યુલેશન્સ રે ઓપ્ટિક્સ વેવ ઓપ્ટિક્સ તો ચાલો આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ પર જઈએ તેથી આપણે સ્ટ્રક્ચરલ મિકેનિક્સ પર જઈશું અહીં આપણે જૂલ હીટિંગ પર જવું પડશે કારણ કે આપણે શું કરીશું જુલ હીટિંગ અને થર્મલ એક્સપાંશન તેના પર ક્લિક કરો અને તેને ઉમેરો તેથી તેને ઉમેરવામાં થોડો સમય લેશે તેથી તે અહીં જુલ હીટિંગ અને થર્મલ એક્સપાંશન ફિઝિક્સ ઉમેર્યું છે તમે અહીં જોવામાં સમર્થ હશો ઉમેરેલા ફિઝિક્સ સોલિડ મિકેનિક્સ સોલિડ્સમાં હીટ ટ્રાન્સફર ઇલેક્ટ્રિક કરંટ છે મલ્ટિ ફિઝિક્સશું છે મલ્ટિ ફિઝિક્સ છે ત્યાં છે થર્મલ એક્સપાંશન છે ટેમ્પરેચર કપલિંગ છે ઇલેક્ટ્રોમેગ્નેટિક હીટિંગ છે ત્યાં મિકેનિકલ ડેફોર્મેસન છે તેથી વિચાર એ છે કે જ્યારે ત્યાં કોઈ સ્ટ્ર્ક્ચર હોય છે અને જ્યારે તમે ગરમ કરો છો કે ગરમી મિકેનિકલ સ્ટ્ર્ક્ચરના આકારને બદલવા માટેનું કારણ બને છે બરાબર અને બીજી બાબત એ છે કે જ્યારે તમારી પાસે કોઈ સ્ટ્રક્ચર હોય જે મેટાલિક હોય ત્યારે તમે તેના દ્વારા કરંટ પસાર કરો છો સ્ટ્રક્ચરમાં ત્યાં હીટિંગ હશે તે I2R હીટિંગ છે જ્યારે તમે રેઝિસ્ટર દ્વારા કરંટ પસાર કરો છો ત્યારે રેઝિસ્ટર ગરમ થઈ જશે જેને I2R હીટિંગ કહે છે I2R હીટિંગ ના કારણે તે સ્ટ્ર્ક્ચર પોતે જ ગરમ થઈ જશે જ્યારે સ્ટ્ર્ક્ચર ગરમ થાય છે ત્યારે તે મિકેનિકલ ગુણધર્મોને અસર કરશે તેથી આ તે રીતે ભિન્ન ફિઝિક્સ એકબીજા સાથે વાત કરશે અને એક બીજાને અસર કરશે તેથી આ મલ્ટિ ફિઝિક્સ સિમ્યુલેશન તે છે જે આપણે અહીં જોવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ તેથી હવે આપણે અહીં સ્ટ્રક્ચરલ મિકેનિક્સ મોડ્યુલમાંથી ફિઝિક્સ ઉમેર્યા છે આપણે ત્યાં ગયા છે આપણે જૂલ હીટિંગ અને થર્મલ એક્સપાંશન પર ગયા છે અને આપણે અહીં ફિઝિક્સ ઉમેર્યું છે હવે આપણે અભ્યાસ કરવા જઈશું આ અભ્યાસ છે તેથી અત્યારે ત્યાં ઘણાં બધાં સ્ટડી થશે જે તમે કરી શકો છો આપણે સ્ટેશનરી સ્ટડી સમય આધારિત સ્ટડી અને પ્રિ સર્ચ સ્ટડીસ કરી શકીએ છીએ ત્યાં આ બધી બાબતો છે તેથી આજે આપણે જે કરવા જઈ રહ્યા છીએ તે છે આપણે સ્ટેશનરી સ્ટડી કરીશું સ્ટેશનરી સ્ટડી શું છે સ્ટેશનરી સ્ટડી એ છે કે જે ક્ષણે તમે સિસ્ટમમાં ફેરફાર લાગુ કરો છો તમે સિસ્ટમ બદલાવને રિસ્પોન્ડ આપવા અને સ્થિર થવાની રાહ જુઓ છો આપણે જોઈએ છીએ કે સ્ટેશનરી સ્થિતિમાં સિસ્ટમની સ્થિતિ શું છે તે સ્ટેશનરી સ્ટડી છે સમય આધારિત સ્ટડી એ શું છે અને જ્યારે તમે સિસ્ટમમાં ફેરફાર લાગુ કરો છો ત્યારે ટ્રાન્સીયેન્ટ રિસ્પોન્સ અને સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ મળશે ટ્રાન્સીયેન્ટ રિસ્પોન્સ એ તે સિસ્ટમનો તાત્કાલિક રિસ્પોન્સ છે જે સમય જતાં મરી જાય છે અને સ્ટેડી સ્ટેટ રિસ્પોન્સ એ તે છે જે તે એક સ્થિર બિન બદલાતો રિસ્પોન્સ છે જે સિસ્ટમમાં થતાં ફેરફારોને આત્મસાત કરે છે તેથી આપણે સ્ટેશનરી સ્ટડી કરવા જઈશું શું તમે સ્ટેશનરી સ્ટડી સમય આધારિત સ્ટડી માં ટ્રાન્સીયેન્ટ અને સ્ટેડી સ્ટેટ બંનેનો સમાવેશ થશે ચાલો આપણે સ્ટેશનરી સ્ટડી કરીએ અને પછી મારે તેને ડબલ ક્લિક કરવું પડશે અહીં તેના રિસ્પોન્ડ ની રાહ જોવાની અને થઈ ગયુ હવે આ સ્ટ્રક્ચરનુ પેજ છે આ તે છે જે આપણે કરીશું તે બધું સિમ્યુલેશન છે તેથી હવે જો તમે ડાબી બાજુ જુઓ તો તમારી પાસે ઘટકો હશે મુખ્ય ઘટક શું છે ભાગમાં મુખ્ય વસ્તુઓ છે એક તે સ્ટ્રક્ચર જે આપણે ભૂમિતિમાં આવતી સ્ટ્રક્ચરને કેવી રીતે વ્યાખ્યાયિત કરીએ છીએ આગળ શું છે વિવિધ ફિઝિક્સ કે જેમાં શામેલ છે એક છે સોલિડ્સ ઇલેક્ટ્રિક કરંટ મલ્ટિ ફિઝિક્સ સોલિડ મિકેનિક્સમાં હીટ ટ્રાન્સફર તેથી તેમાં ત્રણ ફિઝિક્સના નક્કર મિકેનિક્સ સોલિડ્સ અને ઇલેક્ટ્રિક પ્રવાહોમાં હીટ ટ્રાન્સફર શામેલ છે અને પછી મલ્ટિ ફિઝિક્સ વેરિયેબલ્સ કયા છે આપણે તે બધા ફિઝિકલ સ્ટડી કરતા પહેલા આપણે ભૂમિતિને બરાબર જોવી પડશે આપણે ભૂમિતિ બનાવવી પડશે તેથી ભૂમિતિમાં આપણે કહ્યું છે કે આપણે 3D ભૂમિતિ સાચા પર કામ કરીશું તો ભૂમિતિ પર ડાબું ક્લિક કરો અને વર્ક પ્લેન આપો તો આ 2D વર્ક પ્લેન હશે બરાબર વર્ક પ્લેનમાં આ એક વર્ક પ્લેન છે અને તે વર્ક પ્લેનમાં તમારી પાસે પ્લેન ભૂમિતિ છે જે 2 ડી સ્પેસ બરાબર છે એકવાર આપણે અંદર આવીશું આ ભૂમિતિની 2D જગ્યા છે એકવાર આપણે 2D જગ્યામાં આવીએ ત્યારે આપણે ખરેખર એક સ્ટ્રક્ચર દોરી શકું છું જે હું સ્ટ્રક્ચર દોરવા જઇશ આપણે સ્ટ્રક્ચર કેવી રીતે દોરી શકીએ તમે અહીં વર્ક પ્લેન ઉપર જાઓ છો અને અહીં લાઈન પસંદ કરો એકવાર તમે લાઇન પસંદ કરો તમે અહીં સ્ટ્રક્ચર બનાવી શકો છો જે હું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છું તેથી મેં 2D સ્ટ્રક્ચર બનાવી છે આપણે આ બરાબર જોઈ શકીએ છીએ હવે કામના વિમાન પર જાઓ તમે વિમાનની ભૂમિતિ પર જાઓ તમારી પાસે વિમાનની ભૂમિતિ ભૂમિતિ પર જશે હવે તમે ભૂમિતિમાં છો તેથી મોટાભાગે આપણે ખાસ કરીને MEMS ડિવાઇસીસમાં આપણે માઇક્રોમીટર લંબાઈના ભીંગડામાં કામ કર્યું છે તેથી અહીં લંબાઈ સ્કેલ આપો માઇક્રો મીટર તરીકે તે માઇક્રોમેટ્રે લંબાઈ સ્કેલ છે અને તમારી પાસે કાર્ય વિમાન યોગ્ય છે હવે તમારે શું કરવાનું છે આ 2D ભૂમિતિ સાચી છે અમને 3D ભૂમિતિની જરૂર છે તેથી આપણે જે કરીએ છીએ તે છે આપણે તેને જે કહીએ છીએ તે બહિષ્કૃત કર્યું છે આપણે તેને જરૂરી પરિમાણમાં ખેંચીને દબાણ કરીએ છીએ તેથી તેને એક્સટ્રેઝન કહેવામાં આવે છે તો ચાલો આપણે બહાર કા ીએ તેથી તમારે અહીં એક્સ્ટ્રુડ ક્લિક કરવું પડશે ભૂમિતિ પર જમણું ક્લિક કરો અને બહાર નીકળો ક્લિક કરો જ્યારે તમે એક્સ્ટ્રુડ કહો છો ત્યારે તમને અહીં કેટલું અંતર આપવું જોઈએ છે તેથી મેં 1 માઇક્રોમીટર એક્સ્ટ્ર્યુઝન આપ્યું છે ચાલો આપણે તેનું 1 માઇક્રોમીટર રાખીએ આ તે અંતર છે જે તમે બહાર નીકળી શકો છો તે તમે જોઈ શકો છો હવે એકવાર આપણે એક આપ્યા પછી તમે જોઈ શકો છો કે તે હમણાંથી 2D જ છે 2D માં છે બરાબર હવે આપણે બિલ્ડ તમામ ઓબ્જેક્ટો આપીશું જ્યારે આપણે બિલ્ડ આપીએ ત્યારે તમામ બ્જેક્ટ્સ તે 3D બની જશે પરંતુ આ તમે જોઈ શકો તેટલું મોટું છે તેથી ચાલો આપણે તેને 0 1 માઇક્રોમીટર બનાવીએ અને ફરીથી બિલ્ડ બધી બ્જેક્ટ્સ આપીએ તેથી તમને હવે 3D ભૂમિતિ મળશે તમે જોઈ શકો છો કે 3D ભૂમિતિ છે તેથી આ રીતે તમારી ભૂમિતિ તૈયાર છે આપણે જોઈ શકીએ છીએ કે ભૂમિતિ જે રચાયેલી છે તે હું તમને ફેરવી રહ્યો છું અને બતાવી રહ્યો છું તે એક માઇક્રો સિસ્ટમ બીમ છે જે બીમ એક પીસીબી પર આ રીતે માઉન્ટ કરી શકાય છે અથવા તેના ખૂબ નાના જે કરંટ ચૂકવી શકે છે હવે ભૂમિતિ તૈયાર છે હવે આગળની વાત એ છે કે મેં તમને જે પહેલી વાત કહી છે તે છે ઈલેક્ટ્રિકલ પ્રવાહનો પ્રવાહ ઇલેક્ટ્રિક પ્રવાહ વહેતા પહેલા આપણે આ વસ્તુને થોડો ફિઝિકલ અર્થ આપવાની જરૂર છે કોઈપણ સંસ્ટ્રક્ચરનો સૌથી મોટો ફિઝિકલ અર્થ શું છે તે કયા પ્રકારની વસ્તુથી બનેલો છે તેથી તમારે પ્રથમ વસ્તુ જવાની છે તે આ વસ્તુ અહીં છે તેથી મુખ્ય વસ્તુઓ ઘટક ભૂમિતિ વસ્તુ અને ફિઝિક્સ આ મુખ્ય વસ્તુઓ છે મટિરિયલ રાઇટ ક્લિક પર જાઓ લાઇબ્રેરીમાંથી મટિરિયલ એડ કરો ક્લિક કરો બરાબર તેથી અહીં તમે વસ્તુમાં બિલ્ટ પર જઈ શકો છો ક્લિક કરો તે લોડ થશે અને પછી આપણે કોપર આપીશું તેથી હવે બધા ડોમેન્સ તેથી આ દરેક ઇન્ટરફેસને ડોમેન કહેવામાં આવે છે આ દરેક ચહેરાને ડોમેન કહેવામાં આવે છે બધા ડોમેન્સને કોપર તરીકે વસ્તુ સોંપવામાં આવી છે તેથી વસ્તુની પસંદગી કરવામાં આવે છે એકવાર વસ્તુની પસંદગી યોગ્ય થઈ જાય જો કોઈ નક્કર મિકેનિક્સ યોગ્ય રીતે કરવામાં ન આવે તો અહીં તમે હવે નિશાની જોશો કે એક ચિહ્ન ત્યાં નથી આગળ હવે તે છે કે તમારી સ્ટ્રક્ચર તૈયાર છે તમારી વસ્તુ વ્યાખ્યાયિત કરવામાં આવી છે હવે આગળ તમે શું કરો છો જેમકે મેં તમને પ્રથમ વાત સમજાવી છે કે જે થાય છે તે છે ઇલેક્ટ્રિક પ્રવાહનો પ્રવાહ ઇલેક્ટ્રિક પ્રવાહનો પ્રવાહ હીટિંગ I I 2 R હીટિંગનું કારણ બને છે હીટિંગ મિકેનિકલ ગુણધર્મોમાં પરિવર્તન લાવે છે તેથી પ્રથમ વસ્તુ જે આપણે કરવાનું છે તે અહીં ઇલેક્ટ્રિક કરંટ મોડ્યુલ પર જવું છે જમણું ક્લિક કરો જો તે અભિન્ન પસાર કરે તો તમને શું જોઈએ તમારે એક બિંદુની જરૂર છે જ્યાં તમે વોલ્ટેજ ઇન્જેક્શન કરો છો અને તમારે તે બિંદુની જરૂર છે જ્યાં વોલ્ટેજ કરંટ બહાર જશે જે જમીન છે તેથી જમણું ક્લિક કરો અને ઇલેક્ટ્રિક સંભવિત મૂકો તેથી તમારી ઇલેક્ટ્રિક સંભવિત આવે છે તમે ઇલેક્ટ્રિક સંભવિત મૂલ્યને 0 5 વોલ્ટ તરીકે આપી શકો છો અને મૂલ્ય અહીં આપી શકો છો બરાબર હવે હવે પછીની વાત એ છે કે આપણે તે આપવું પડશે જ્યાં તે હશે તેથી ચાલો આપણે આ ઇલેક્ટ્રિકને લાલ રંગમાં આવતા પ્રદેશ આપીએ ચાલો આપણે આ ક્ષેત્રને વોલ્ટેજ આપીએ તેથી હું તેને ક્લિક કરું છું તેથી જલદી ક્લિક થવા પર તે નંબર અહીં આવશે જુઓ કે હું અહીં ક્લિક કરું છું કે તે અહીં આવશે પરંતુ હું બે સ્થળો આપી શકતો નથી ખરું તેથી હું આ કા willી નાખીશ તેથી આ આપણું ઇન્જેક્શન બિંદુ છે વોલ્ટેજ સાચી આગામી વસ્તુ જેની અમને જરૂર છે તે જમીન છે તેથી ગ્રાઉન્ડ પણ અહીં અસાઇન થયેલ છે તેથી તે થાય છે ઇલેક્ટ્રિક પ્રવાહ પછી થાય છે હીટ ટ્રાન્સફર તે યોગ્ય રીતે ગરમ થશે તેથી હીટ ટ્રાન્સફર પર જાઓ હવે જ્યારે તમે મલ્ટિ ફિઝિક્સ સિમ્યુલેશન કરી રહ્યા હો ત્યારે તે ગરમ થાય છે ત્યારે તમારે ગેઇન બાઉન્ડ્રી કંડિશનની જરૂર છે જેમ કે કોઈ વસ્તુ એકલતામાં યોગ્ય રીતે ગરમ થઈ શકતી નથી તે ગરમ થઈ જશે અને તે આસપાસની જગ્યા દ્વારા ગરમી સ્થાનાંતરિત થઈ જશે કેટલીકવાર તે હવામાં રહેશે કેટલીક વાર તે પાણીની ઠંડી રહેશે તેને સંરક્ષિત કંઈપણ હોઈ શકે છે એમ એસ ઉપકરણ તરીકે તે ઇલેક્ટ્રોનિક સિસ્ટમ છે મોટાભાગના સમયે તે હમણાં જ પ્રસારિત થાય છે યોગ્ય તેથી આપણે તે અવરોધ આપવો પડશે તેથી તે ગરમી પ્રવાહ ત્યાં હશે જે ગરમીનો પ્રવાહ છે તેથી હીટ ટ્રાન્સફર પર ડાબું ક્લિક કરો અને અહીં હીટ ફ્લક્સ ક્લિક કરો હીટ ફ્લક્સ છે હવે ગરમીનો પ્રવાહ શું છે કલાકો કન્વેક્ટિવ હીટ ફ્લક્સ હશે કારણ કે તે એર કૂલ્ડ થશે તેથી કન્વેક્ટીવ હીટ ફ્લક્સને ક્લિક કરો અને હીટ ટ્રાન્સફર ગુણાંક વપરાશકર્તાની વ્યાખ્યા શું છે સામાન્ય રીતે હવા માટે હીટ ટ્રાન્સફર ગુણાંક 5 હોય છે તેથી આપણે અહીં 5 આપીએ છીએ મેં અહીં હીટ ટ્રાન્સફર ગુણાંક આપ્યો છે તમે જોઈ શકો છો અને અમારે આખો વિસ્તાર સોંપવો પડશે તેથી હજી પણ આ એક એલાર્મ સિગ્નલ દર્શાવે છે તેનો અર્થ એ કે આપણે કઈ રીતે વ્યાખ્યાયિત કરી છે તેમાં કંઇક ખોટું છે જુઓ સોફટવેરનો જ ઉપયોગ કરી શકાય છે તેથી તે સ theફ્ટવેરનો ઉપયોગ કરનાર વ્યક્તિ જેટલો જ હોશિયાર છે જો તમને ખબર હોતી નથી કે તમે શું શોધી રહ્યાં છો કે કોઈ પણ પ્રકારનું સ સોફ્ટવેર તમને મદદ કરી શકે તેથી આ કોર્સમાં આપણે તમને આ સ સોફ્ટવેર બતાવી રહ્યા છીએ ત્યાં અન્ય ઘણાં સ સોફ્ટવેર એનસીવાયએસ કેટિયા સોફ્ટવેર છે આપણે તમને આ દાખલા તરીકે બતાવીએ છીએ તેથી આપણે આનો ઉપયોગ એટલા માટે કરી રહ્યા છીએ આપણે આથી પરિચિત છીએ તેથી આપણે વિચાર્યું પરંતુ તે વિચાર તમને બતાવવાનો છે કે કોઈ પણ સ સોફ્ટવેરનો ઉપયોગ MEMS ઉપકરણોને યોગ્ય રીતે સિમ્યુલેશન કરવા માટે કેવી રીતે થઈ શકે પરંતુ તે પછી જો તમે બરાબર સામેલ ફિઝિક્સને જાણતા નથી તો પછી તમે તેનામાંથી અપેક્ષિત પરિણામ મેળવી શકશો નહીં તેથી તમારે તમારી સમસ્યાને ખૂબ સારી રીતે સમજી લેવી જોઈએ કે પરિસ્થિતિઓ શું છે જ્યાં તમે વોલ્ટેજને ઇજા પહોંચાડશો સ્ટ્રક્ચરનું પરિમાણ શું હશે વિવિધ ફિઝિક્સ શું હશે જે એકવાર તમે બધું સમજી લો પછી જ તમે સિમ્યુલેશન કરી શકો છો તમે બ્લાઇન્ડ સિમ્યુલેશન બરાબર કરી શકતા નથી તેથી હવે આપણે તેથી આ વસ્તુ બતાવી રહી છે અને હું લખી રહ્યો છું કારણ કે આપણે તેના માટે બાઉન્ડ્રી સોંપેલ નથી મારો મતલબ તે ક્યાં લાગુ થશે તેથી ફક્ત આ કાર્ય અંતર્ગત જાઓ વિમાન નિયંત્રણ એ બધું જ ગરમીના પ્રવાહ માટે સોંપ્યું છે તેથી તે થઈ ગયું છે હવે હીટ ટ્રાન્સફર સોંપેલ છે ઇલેક્ટ્રિક કરંટ સોંપેલ છે હવે આપણે નક્કર મિકેનિક્સ જોવું પડશે હવે નક્કર મિકેનિક્સમાં વિચાર એ છે કે કોઈ ઉદ્દેશ્ય વાળવા માટે તેને ક્યાંક બરાબર ઠીક કરવો પડે છે જો તે ક્યાંય પણ ઠીક ન હોય તો તે વાળવું નહીં તેથી આ કોઈ અન્ય બીમની જેમ જ એક માઇક્રો રેસિસ્ટર બીમ છે જે આ સ્થાને અને આ જગ્યાએ કેટલાક પીસીબી અથવા ક્યાંક ઠીક કરવામાં આવશે તેથી આ બે બિંદુઓ છે જે તેથી નિશ્ચિત છે તે એક અવરોધ હશે તેથી સોલિડ મિકેનિક્સ પર જમણું ક્લિક કરો અને અહીં નિશ્ચિત અવરોધો પર ક્લિક કરો જ્યારે તમે ફિક્સ અવરોધ પર ક્લિક કરો છો ત્યારે તમારે તે નક્કી કરવું પડશે કે ફિક્સ અવરોધ છે તેથી ફક્ત અહીં ક્લિક કરો અને અહીં આ નિશ્ચિત અવરોધો છે તમે સમજી ગયા બરાબર તેથી આપણે નિયત અવરોધો સોંપીએ છીએ સાચું તેથી હવે આપણે શું કર્યું આપણે ભૂમિતિ સાચા પર ગયા છે આપણે વિમાનની ભૂમિતિ બનાવી છે પછી આપણે તેને બહાર કા ી નાખ્યા અમને તેનું વિડીયો મોડેલ વર્ક પ્લેનમાં મળી ગયું ભૂમિતિ વ્યાખ્યાયિત થયેલ છે તેથી તમે ભૂમિતિ બરાબર જોઈ શકો છો તો પછી આપણે શું કર્યું આપણે ઇલેક્ટ્રિક પ્રવાહને ઠીક કરીએ છીએ જ્યાં ખરેખર લાગુ પાડવામાં આવે છે વોલ્ટેજ શું હશે જે તમે અહીં જેવું નિર્ધારિત કર્યું છે તે બધું જ આપશો ઇલેક્ટ્રિક સંભવિત ક્યાં છે તે બધી વસ્તુઓ જમીન ક્યાં છે તે પહેલાં આપણે તે વસ્તુને ઠીક કરીએ છીએ કે તે કઈ પ્રકારની વસ્તુ છે તે કયા ડોમેન્સ લાગુ કરવામાં આવશે દરેક જગ્યાએ પૂરા પાડવામાં આવશે અને વસ્તુ તાંબાની છે પછી તમે ઇલેક્ટ્રિક પ્રવાહને ઠીક કરો પછી આપણે હીટ ટ્રાન્સફર પર ગયા આપણે હવા દ્વારા ટ્રાન્ઝેક્ટિવ ઠંડક તરીકે સારી રીતે થાય છે તેવું હીટ ટ્રાન્સફર વખતે કહ્યું પછી આપણે હીટ ફ્લક્સ દ્વારા હીટ ટ્રાન્સફર ગુણાંક આપ્યો પછી આપણે નક્કર મિકેનિક્સ પર ગયા ત્યાં કેટલીક અવરોધો હશે જે નિશ્ચિત કરવામાં આવશે તેથી આપણે ફિક્સ અવરોધો આપી આપણે અહીં આપેલ સુધારાની મર્યાદાઓ શું છે તેથી આ બધી બાબતો થઈ હવે હવે પછીની વસ્તુ તે આ અથવા કોઈ અન્ય સિમ્યુલેશન સ સોફ્ટવેર શું કરે છે તે શું કરે છે તે જાણશે કે કોઈ એન્જિન હશે જ્યાં આ તમામ ફિઝિક્સ અથવા આધુનિક જેમ કે સમીકરણો આપણે આપેલા અવરોધોને આપ્યા છે તે માળખા પર નિર્ધારિત દરેક બિંદુએ આ સમીકરણો માટે હલ કરશે હવે સમાધાનની આગાહી વધુ સચોટ હશે જો આપણી પાસે આ સમીકરણો સુધારવા માટે વધુ પોઇન્ટ છે તો તેથી પરંતુ તે પછી તેમાં વધુ ગણતરીના સંસાધનો શામેલ હશે તેથી તે જ છે જ્યાં જાળીને ખાવું આ ખ્યાલ આવે છે આપણે જોઈ શકીએ છીએ કે આ જાળીદાર છે જાળી પર ક્લિક કરો ફિઝિક્સ નિયંત્રિત મેશ એક વિકલ્પ છે અથવા વ્યાખ્યાયિત મેશનો ઉપયોગ કરો ફિઝિક્સ નિયંત્રિત મેશ ત્યારે છે જ્યારે તે મશીનની ઓછામાં ઓછી માત્રાને જાણશે કે જેનો નિકાલ કરી શકાય તેવું સોલ્યુશન આપવા માટે જરૂરી છે જે મૂલ્યની મર્યાદાથી બંધ નથી સમાધાન કે બંધાયેલ છે તેથી આપણે ફિઝિક્સને નિયંત્રિત મેશ આપ્યું છે અને તેઓ આપણે તેને બનાવીશું તેથી જ્યારે આપણે તેનું નિર્માણ કરીએ ત્યારે તમે જોઈ શકો છો કે અવ્યવસ્થિત બરાબર છે આ લાઇનો જ્યાં પણ આ અવ્યવસ્થિત થાય છે ત્યાં પ્રશ્નો હલ થશે હવે જો તમને વધુ સચોટ સમાધાન જોઈએ તો આપણે વધારે મેશિંગ આપી શકીશું તેથી હું તમને જોઉં છું કે તમે ઘણા બધા મેશિંગ વિકલ્પો જોઈ શકો છો તે અહીં છે અત્યંત કોર્સ એક્સ્ટ્રા કોર્સ કોર્સ અથવા કોર્સ નોર્મલ તેથી ચાલો હું દંડ આપીશ અને પછી જો હું બિલ્ડ આપીશ તો તમે વધુ ગાense જાળી જશો બરાબર હવે જો હું કerરિયર આપીશ તો પાતળી મેશિંગ થશે તેથી જો તમે ખૂબ આપો અત્યંત કોર્સ મેશિંગ સિસ્ટમ સ theફ્ટવેર હલ કરી શકશે નહીં કારણ કે તેની પાસે આખા સ્ટ્રક્ચર માટે હલ કરવા માટે પૂરતા પોઇન્ટ્સ નથી તો ચાલો સરસ જાળી આપીએ તેથી આ ખૂબ સરળ પરિણામો આપશે ઠીક છે હવે આપણે મેશિંગ આપ્યું છે જેમાં આપણે શામેલ ફિઝિક્સની વ્યાખ્યા આપી છે આપણે સ્ટ્રક્ચર બનાવ્યું છે હવે સ્ટડી કરવાનું બાકી છે તેથી ત્યાં સુધી કે તમે સ્ટડી કરવા જાઓ છો અને ત્યાં મૂળભૂત સ્ટડી છે જે ઉપલબ્ધ છે જેનો આપણે સ્ટડી કરવા જઈશું તે પછી આપણે અહીં ગણતરી કરીશું તે પરિણામોની ગણતરી કરશે તેથી ફક્ત અહીં અવલોકન કરો કે આ ઇન્ટરફેસ અહીં છે આકારના રંગમાં યોગ્ય રીતે કોણવાળું છે અહીં પણ આ બધી સંપૂર્ણ રેખાઓ છે બરાબર એકવાર જ્યારે આપણે ગણતરી કરીશું ત્યારે આપણે આની હું કોમ્પ્યુટિંગ કરું છું તેના પર મિકેનિકલ વિરૂપતાની અસર જોશું અહીં કમ્પ્યુટ પર ક્લિક કરો તેથી તે સોલ્યુશનની ગણતરી કરી રહ્યું છે તે તમારા મેશિંગના સીપીયુ અને રેમના આધારે થોડો સમય લેશે તેથી તે ગણતરી થયેલ છે અમને પરિણામ મળ્યું છે જે તમે અહીં જોઈ શકો છો હમણાં જુઓ તે વળેલું છે સ્ટ્રક્ચર વળેલું છે આ તે મિકેનિકલ વિકૃતિ છે જેની હું અહીં વાત કરી રહી હતી તે પણ બહાર નીકળી ગયું છે જો તમે વધુ વોલ્ટેજ આપો છો તો તે વધુ ગરમ થશે અને તે વધુ ઉભરાઈ જશે જે આપણે ટૂંક સમયમાં જોઈ શકીશું હવે આ કાવતરું શું છે તેથી આ સ્ટડી તે તાણ વિશેનો સ્ટડી છે જ્યાં તાણ વધુ છે તાણ તે સ્ટેશનરી સ્થળોએ મહત્તમ હોય છે જ્યાં આપણે તેને નિશ્ચિત કર્યું છે તે ખૂબ જ સાહજિક છે ચાલો અહીં ટેમ્પરેચર પ્લોટ જોઈએ ટેમ્પરેચર પર ક્લિક કરો તમે જોઈ શકો છો કે ટેમ્પરેચર કેવી રીતે બદલાય છે આ અપેક્ષા મુજબ તમે જ્યાં વોલ્ટેજ આપો ત્યાં ટેમ્પરેચર highંચું રહેશે અને અહીં જંકશન પર ટેમ્પરેચર મહત્તમ છે અને તે ઠંડુ થાય છે આગળ આપણે ઇસોથર્મલ રૂપરેખા જોઈ શકીએ છીએ જ્યાં બધા સમાન છે તેથી ઇસોથર્મલ રૂપરેખા ત્યાં ઇલેક્ટ્રોનના પ્રવાહના કાટખૂણે દિશામાં હોય છે આઇસોથર્મલ રૂપરેખા પછી ઇલેક્ટ્રિક સંભવિત કેવી રીતે બદલાઇ રહ્યું છે તે આપણે જોઈ શકીએ છીએ તે અહીં 0 5 થી શરૂ થાય છે તે અહીં છે અને અહીં 0 વોલ્ટથી સમાપ્ત થાય છે બરાબર તેથી આ મૂળભૂત સ્ટડી છે જે તમે કરી શકો છો તમે તાણ બદલાતા ટેમ્પરેચરમાં બદલાતા ઇસોધર્મલ રૂપરેખા બદલાતા અને બધા જોઈ શકો છો ચાલો હવે એક અલગ વસ્તુ કરીએ ચાલો આપણે ઇલેક્ટ્રિક સંભવિતતાને બદલીએ હું એક વોલ્ટ પર કામ કરી રહ્યો છું આપણે જોઈશું કે વિકૃતિ કેવી રીતે બદલાય છે મેં તેને એક વોલ્ટને ભૂમિતિ પર ફરીથી બનાવ્યું છે ફરીથી બિલ્ડ doલ કરો આપણે મેશિંગ પર જઈએ છીએ આપણે દંડ મેશિંગ આપ્યું છે હવે આપણે સ્ટડી કરવા જઈશું અને ચાલો ઉકેલો અપડેટ કરીએ હું સ્ટ્રેસ પ્લોટ પર જઇશ આમાં મૂળ સ્ટ્રેસ પ્લોટ સાચો છે હું અહીં સોલ્યુશનને અપડેટ કરવા જઇશ તમને વિકલ્પ અપડેટિંગ સોલ્યુશન મળશે તેથી તે સોલ્યુશનને અપડેટ કરી રહ્યું છે તેથી અહીં મણકાની સંખ્યા વધી ગઈ છે જો તમે જોઈ શકો તો અહીં જુઓ તો ચાલો હું તેને બદલવાનો પ્રયત્ન કરું ચાલો હું 5 વોલ્ટ આપું છું હું તેને ફક્ત માઇક્રો હીટર બીમ તરીકે સાચવું છું હવે ઇલેક્ટ્રિક સંભવિત 5 વોલ્ટ છે મને સ્ટડી પર જવા દો અને હું ફરીથી ગણતરી આપીશ તમે ગણતરી કરી શકો છો અથવા સોલ્યુશન અપડેટ કરી શકો છો કંઈપણ સારું છે જુઓ આપણે જોઈ શકીએ છીએ કે ત્યાં મિનિટે પરિવર્તન આવે છે જે મણકામાં વધારો થયો છે ચાલો આપણે નીચા વોલ્ટેજ પર જઈએ ચાલો કહીએ કે હું 0 1 વોલ્ટ આપું છું ચાલો હું તે બધાને ફરીથી સ્ટડી કરવા અને પછી ગણતરી કરવા દો તેથી તમે જોઈ શકો છો કે બેન્ડિંગ તેટલું ખાસ નથી ખાસ કરીને આ icalભી બીમ વાળવું તેથી આની જેમ તમે તમારી ડિઝાઇનને ઇજનેર કરી શકો છો ખરેખર તે બનાવતા પહેલા તે જુઓ કે મારા બીમની જાડાઈ શું હોવી જોઈએ મારે કઈ વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ મારે શું વોલ્ટેજ આપવું જોઈએ શું હોવું જોઈએ ઠંડકનો પ્રકાર કે જે હું તમારા સેન્સર અથવા એક્ટ્યુએટર્સ માટે આ બધી ડિઝાઇન અવરોધો આપું જોઈએ તમે ખરેખર ઉપકરણ બનાવતા પહેલા આવા સિમ્યુલેશનનો ઉપયોગ કરીને ખૂબ સારી રીતે સ્ટડી કરી શકાય છે તેથી આમાં સિમ્યુલેશન ખૂબ જ મહત્વપૂર્ણ છે જો તમે તેની સાથે કામ કરવા માંગતા હો તે મૂળભૂત વિભાવનાઓને સમજો તેથી જો તમે કંઈક એન્જિનિયરિંગ કરી રહ્યાં હોવ તો ત્યાં તમારા હાથમાં થોડાં પેરમીટર હશે પેરમીટર જેવા થોડા ડિઝાઇન પેરમીટર તમે લાગુ કરો છો તે વોલ્ટેજ તેથી તમે આવા ડિઝાઇન પેરમીટરના ખૂબ સારા જોડાણ પર કેવી રીતે પહોંચશો કે તમે આવા સિમ્યુલેશન્સ કરીને કરી શકો છો તેથી આ સમાનતાઓનું મહત્વ છે અન્ય વ્યાખ્યાનો વચ્ચેના આગળના વ્યાખ્યાનમાં આપણે તમને અન્ય રસપ્રદ ઉપકરણ સમાનતાઓ બતાવતા રહીશું આજે આપણે એક માઇક્રો હીટર બીમ માઇક્રો રેસિસ્ટર બીમ અથવા માઇક્રો હીટર બીમનું સિમ્યુલેશન જોયું જેણે તમને ઈલેક્ટ્રિકલ થર્મલ અને મિકેનિકલ ગુણધર્મો જેવી વસ્તુની ત્રણ જુદી જુદી ફિઝિકલ ગુણધર્મોની કપ્લિંગ અસર બતાવી અને જોયું કે ઇલેક્ટ્રિકલ વોલ્ટેજ કેવી રીતે લાગુ થાય છે તે બદલાય છે સમગ્ર વસ્તુનું ટેમ્પરેચર અને તે પણ મિકેનિકલ બદનામીનું કારણ બને છે તેથી આવા સ physicalફ્ટવેર દ્વારા આવા ફિઝિકલ સ્ટડી કરી શકાય છે તેથી આ વસ્તુઓ તમને બતાવવાનો આ એકંદર વિચાર છે આભાર અને તમને આગળના મોડ્યુલમાં જોશો